હું તમારા માટે એક લીટી લખી રહ્યો છું કે આ સમીકરણ આપણે લીધું છે તમે જાણો છો કે સમીકરણ 2 bVZBUSCf છે તેથી V1 V2 Vr Vn Z11 Z21 Z21 Z22 Zr1 Zr2 Z1n Z2n Zr1 Zr2 Zrr Zrn Zn1 Zn2 Znr Znn 0 0 Ir If 0 તેથી જ્યારે તમે આ Vr ZrrIf અધિકાર લો છો એટલા માટે જ અમે Vr ZrrIf લખી રહ્યા છીએ આ સમીકરણ 5 છે તેથી હવે તેનો અર્થ એ છે કે ફક્ત થોડી રાહ જુઓ અર્થ એ થાય કે rth બસ હેઠળ ફોલ્ટ વોલ્ટેજ VrfVr0ΔVr છે જે ફેરફાર જોવા મળે છે તે VrfVr0ΔVrVr0 ZrrIf છે આ સમીકરણ 6 છે પણ આ રેખાકૃતિ પરથી VrfZfIf છે જો તમે આ આકૃતિમાંથી તમારું Vrf લખો છો તો આ ફોલ્ટ પ્ર્વાહ If છે અને આZf છે તો VrfZfIf બરાબર છે તેથી જ અમે ZfIf લખી રહ્યા છીએ આ ડાયાગ્રામ માંથી ફક્ત અહીંથી જ તેનો અર્થ એ કે તમારું આ પછીનું સમીકરણ 6 છે પરંતુ VrfVr0 ZrrIf તેથી આ VrfZfIfVr0 ZrrIf અધિકાર તેનો અર્થ એ કે આ તમારા આગલા પૃષ્ઠ પર આવે છે તેનો અર્થ છે તમારા આ સમીકરણમાંથી ફક્ત તમે IfVr0ZrrZf મેળવી શકો છો આ સમીકરણ 8 છે હવે સમીકરણ 5 નો ઉપયોગ કરી રહ્યા છીએ ith મી બસમાં જ્યારે r i સમીકરણ 5 પર આપણે જોઈએ છીએ કે સમીકરણ Vr ZrrIf આપવામાં આવ્યું છે પરંતુ ith મી બસ પર ri નથી તો આપણે Vi ZirIf બનાવીશુ Zii નહીં તો ભૂલ થશે આ સમીકરણ 9 અધિકાર છે તેથી સમીકરણ 9 નો ઉપયોગ કરીને સમીકરણ 6 ની ith મી બસમાં જ્યારે r i અધિકાર હશે ત્યારે આનો અર્થ એ કે આ સમીકરણ 6 માં તમે r i સમીકરણમાં તમે મૂક્યો છે તેથી તે કિસ્સામાં તમારી VifVi0 ZirIf આ સમીકરણ 10 યોગ્ય છે તેનો અર્થ એ કે સમીકરણ 10 અને 8 ના અધિકાર થી IfVr0ZrrZf છે આ તે તમે અહીં મૂકો છો જો તમે એમ કરો છો તો તમને VifVi0 ZirZrrZf Vr0 મળશે આ સમીકરણ 11 છે અને સમીકરણ 11 માં તમને i r માટે તમને VrfVr0 ZrrZrrZf Vr0ZfZrrZf Vr0 આ સમીકરણ 12 યોગ્ય છે તેથી આ બધા તમારા છે મોટા નેટવર્ક માટે આ બધી ખામી ગણતરી તેથી આ વસ્તુ આનો અર્થ એ કે તમે Vi0s ની નોંધ લો આ પ્રિ ફોલ્ટ બસ વોલ્ટેજ છે અને તે લોડ ફ્લો સ્ટડીમાંથી મેળવી શકાય છે અને ZBUS મેટ્રિક્સ શોર્ટ સર્કિટ અભ્યાસ માટે મેળવી શકાય છે YBUSમેટ્રિક્સ ની પણ નોંધ લો સિંક્રોનર્સ મોટર્સ મા ZBUSપણ આવશ્યક છે જો આ ત્યાં હોય તો ટૂંકા સર્કિટ અધ્યયન માટેની રચનામાં જો શોર્ટ સર્કિટ સ્ટડી નેટવર્ક તૈયાર કરવા મા આવે અને તમારા શોર્ટ સર્કિટ અધ્યયનના લોડને અવગણવામાં આવશે કારણ કે આ જનરેટર અને ટ્રાન્સમિશન લાઇનની અડચણ કરતા ખૂબ વધારે છે તેથી તે લોડ અવરોધને યોગ્ય રીતે અવગણવામાં આવે છે તેથી આ તે છે જેને તમે કોલ કરો છો આ એક સામાન્ય વસ્તુ છે તમારી પાસે પાવર નેટવર્ક ખામી છે જે કોઈ ખાસ બસ પટ્ટી પર ઉદ્ભવી છે અને બધા જ જનરેટર ઇએમેફ તમારા દ્વારા જે કંઇ પણ જરૂરી હોય તે ટૂંકા રૂપે હોય છે જેથી ક્ષણિક રીએક્ટન્સ અથવા તો પેટા ક્ષણિક રીએક્ટન્સ ખામી માટે જ્યાં બસ ખામી સર્જાઇ તે છે તેથી તમારે થેવેનિન બરાબર મેળવવું પડશે તેથી અહીં તમે આ ને ઉત્તેજીત કરો છો અથવા તો પૂર્વ ફોલ્ટ દ્વારા તેને ત્યાં માઇનસ Vr0 શ્રેણીમાં લો છો કે જે તમારો ફોલ્ટ ઇમ્પિડન્સ છે બરાબર અને તે મુજબ અન્ય બધી ગણતરીઓ સમાન છે અર્થ એ થાય કે આ બધા સમકક્ષ નેટવર્ક કે જે ફોલ્ટેડ બસ પર તમારો ઈન્જેક્શન પ્ર્વાહ If છે કે હશે બાકીના બસ પર કોઈ પ્ર્વાહ અથવા તો પ્ર્વાહ ઈન્જેક્શન ત્યાં 0 છે એટલેકે આપણને આ એક અધિકાર મળી ગયો હતો એનો અર્થ એ થાય કે આ ફોલ્ટ પ્ર્વાહ બસ i થી બસ ij તરફ વહી રહ્યો છે તે IfijyijVif Vjf છે પછી તમે આની સરળતા પૂર્વક ગણતરી કરી શકો છો અને પોસ્ટ ફોલ્ટ જનરેટર પર પ્ર્વાહ ith ચાલુ કરી શકો છો સામાન્ય જનરેટર માં Ifgi Vgi Vifjxgi આ સમીકરણ 14 છે તેથી આ રીતે અમે તેનો અર્થ કર્યો છે તમે તમારા માટે જઇ શકો છો જેને તમે થેવેનિન સમકક્ષ કહી શકો છો અને તે મુજબ તમે બધા ફોલ્ટ વોલ્ટેજ અને પ્ર્વાહ ની ગણતરી કરી શકો છો હવે ZBUS અલ્ગોરિધમ પર જતા પહેલાં આપણે એક ઉદાહરણ લઇશુ ઉદાહરણ તરીકે આ તમારું જે નેટવર્ક છે તે ટ્રાન્સફોર્મર છે ત્યાં રિએક્ટેન્સ આપવામાં આવે છે ત્યાં જનરેટર આપવામાં આવે છે ત્યાં xg1 આપવામાં આવે છે અહીં પણ સમાન રેટિંગ 11 kV 100 MVA છે ટ્રાન્સફોર્મ અથવા તો રિએક્ટન્સ આપવામાં આવે છે તે 0 05 જનરેટર ને માટે આપવામાં આવે છે xg1 0 10 અને આ બધી લાઈન અવરોધોને પ્રતિકાર આપવામાં આવે છે અને બસ 4 માં ખામી સર્જાઇ છે બરાબર તેથી આપણે બધા પૂર્વ ફોલ્ટ બસ વોલ્ટેજ એક ધારી રહ્યા છીએ અને પૂર્વ ફોલ્ટ પ્રવાહ 0 છે તેથી આ ધારણા આપણે બનાવવાની છે અને તમારે તે શોધવાનું છે કે જેને તમે કોલ કરો છો તે તમારા શોર્ટ સર્કિટ સોલ્યુશન છે આ બધી વસ્તુ એ તમારે પ્રથમ વસ્તુ મેળવવા માટે છે તે YBUS તમારે મેળવવું પડશે તેથી આ કિસ્સામાં તમારે YBUS પ્રાપ્ત કરવો પડશે આ કિસ્સામાં શું થશે આપણે તેની ગણતરી કરીશું YBUS માની લો કે તે Y11 Y12 Y13Y14 હશે તે વત્તા જો તમે બીજુ બસ નંબર બનાવતા હોવ તો આ Y10છે આ જનરેટર xg1 અને ટ્રાન્સફોર્મર xT1 પણ તમારે ધ્યાનમાં લેવું પડશે તેનો અર્થ એ કે તમારે તે 0 05 અને 0 11 ધ્યાનમાં લેવું પડશે અહીં તેઓ કહે છે તે શ્રેણીમા છે તેથી 0 15 તેનો અર્થ એ કે તમે જે લેશો તે તમારું અવરોધ છે તેથી તમારે Y13Y12 Y14Y10શોધવા પડશે આનો અર્થ એ કે આ 0 1 અને 0 05 એ સાથે તમે YBUS મેટ્રિક્સનું બાંધકામ કર્યા પછી જ YBUS મેટ્રિક્સનું બાંધકામ કરો છો મારી સાથે આ મેટ્રિક્સ છે પરંતુ હું તમને આ મેટ્રિક્સ આપતો નથી અને તમને ZBUsYBUS 1આ ખરેખર ખબર છે આ બધા ઝેડની કિમત આપવામાં આવી છે હવે પ્રશ્ન એ છે કે ZBUS કેવી રીતે મેળવવો તેથી અમારો રસ ZBUS મેટ્રિક્સ મેળવવાનો છે બરાબર તેથી આ કિસ્સામાં આ શું થશે અહીયા ZBUS તે ખરેખર 4 બસની સમસ્યા છે તેથી ZBUS એ 4 4 નો મેટ્રિક્સ હશે કે વર્ગખંડ આપણે 4 4 નો મેટ્રિક્સ કરી શકતા નથી વર્ગખંડમાં તે YBUS મેટ્રિક્સ નુ ઉલટુ શક્ય નથી એના માતે અમારે કમ્પ્યુટરની જરૂર છે તેથી જ્યારે પણ આપણે આંકડા અથવા સમસ્યાઓ આપીશું ત્યારે આ ડેટા બરાબર આપવામાં આવશે તેથી આ ZBUSજે પણ આવે તેનો ડેટા સીધો પ્રદાન કરવામાં આવશે નહીં તો વર્ગમાં કોઈ સમસ્યા હલ કરી શકશે નહી પરંતુ જ્યારે આપણે YBUS મેટ્રિક્સ નુ ઉલટૂ લઈએ છે એ ત્યારે ઉદાહરણ તરીકે તમે YBUS મેટ્રિક્સ નુ મેટલેબ ની લેબમાં રૂપાંતરિત કરો છો તો તે કીસ્સામા 4 4 નો મેટ્રિક્સ છે તેથી આ YBUS મેટ્રિક્સ નુ ઉલટૂ આપણે મેળવીશું અને આ ખરેખર તમારું ZBUS છે તે એક સંપૂર્ણ મેટ્રિક્સ છે 1806 j0 1194 j0 1806 j0 1438 j0 1560 j0 1560 j0 1560 j0 1438 j0 2712 j0 1486 j0 1486 j0 તેથી સમીકરણ 11 નો ઉપયોગ કરીને VifVi0 ZirZrrZf Vr0 મળે છે તેથી હવે તમારા બધા પૂર્વ ફોલ્ટની સ્થિતિને પકડી રાખશો તમારી V10V20V30V401 0 p u અને બસ 4 ખામીયુક્ત છે તે r 4 છે અહીયા rth મી બસ એ ખામીયુક્ત બસ છે તેનો અર્થ એ કે ફોલ્ટ અવરોધ Zf0 કારણ કે તેને આપણે એક નક્કર ફોલ્ટ લીધો છે તેથી V1fV10 Z14Z44V401 0 j0 4247 p u એ જ રીતે V2fV20 Z24Z44V401 0 j0 1438j0 4697 p u અધિકાર મળે છે તેવી જ રીતે તમારો V3fV30 Z34Z44V401 0 j0 00 4520 p u અને ખામી બસ 4 પર આવી છે તેથી V4f0 0 અધિકાર હશે તેથી V1fV2fV3fV4f તમને મળ્યા છે સમીકરણ 13 ની મદદથી IfijyijVif Vjf ગણી શકાય છે If12y12V1f V2f1Z12V1f V2f0 4247 j0 4697j0 4j0 1125 p u પ્રાપ્ત થાય છે એજ રીતે અન્ય માટે બધી વસ્તુઓIf13j0 091 p u If14 j2 1235 p u If24 j1 565j p u If23 j0 0885 p તેથી આ તે એક સરસ ઉદાહરણ છે કે જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી થેવિનિન સમકક્ષ ગણી શકો છો તમે જેને ફોલ્ટ પ્રવાહ કહો છો તે બધી વસ્તુ ઓ પણ ગણી શકો છો બરાબર છે પરંતુ માત્ર વસ્તુ એ છે કે તમારી પાસે તે ZBUS મેટ્રિક્સ હોવો જોઇએ ફોલ્ટ સ્ટડીઝમાં ZBUS મેટ્રિક્સ જરૂરી છે તેથી આ પ્રકરણનો વાસ્તવિક હેતુ તમને આ ફોલ્ટ બતાવવાનું છે અને બીજી મુખ્ય બાબત એ તમારું ZBUSબિલ્ડિંગ એલ્ગોરિધમ છે કે કોઈ કેવી રીતે તે ZBUSબિલ્ડિંગ અલ્ગોરિધમ બનાવે છે તેના માટે તમારે YBUS મેટ્રિક્સ નુ ઉલટુ લેવાનું છે કારણ કે જો આપણે મોટા નેટવર્ક માટે YBUS મેટ્રિક્સ નુ ઉલટુ લેવાનું વિચારી એ તો ગણતરીના આધારે તે શક્ય હોઇ શકે નહીં આ વસ્તુ માટે તમારે કોઈ અલગ અલગોરિધમ અથવા તો ડાયરેક્ટ ઇન્વર્ઝન પધ્ધતી જોવી પડશે જો તમે મોટી સિસ્ટમ માટે સીધુ ઇન્વર્ઝન લેશો તો તે ભૂલો આપી શકે છે તેથી કેટલીક વિશિષ્ટ તકનીક છે પરંતુ ઇન્વર્ઝન મેળવવા માટે આપણે અહીયા તેની ચર્ચા કરીશું નહીં પરંતુ અમારું ધ્યેય હવે ZBUSમેટ્રિક્સને ઘડવાનો છે તેથી આ 3 તબક્કાના સપ્રમાણ ફોલ્ટ છે જેમ કે મેં તમને કહ્યું હતું કે તે ખૂબ જ દુર્લભ છે પરંતુ હજી પણ આપણે ધ્યાનમાં લેવું પડશે કારણકે આપણે આ એક અધિકારનો અભ્યાસ કરવો છે

તેથી વિગતવાર symmetrical components સિમેટ્રિકલ ઘટકો અને તે પોઝીટીવ નેગેટીવ અને શુન્ય અનુક્રમ ઘટક વિગત માટે અસંતુલિત લોડ જોશે જ્યારે હવે ZBUS મેટ્રિક્સના નિર્માણના વિવિધ પ્રકારનાં ઉદાહરણો લઇશુ તેથી મૂળભૂત રીતે IBUSYBUSVBUS છે તેને હું CBUSYBUSVBUSતરીકે લખી રહ્યો છું આ તમારા ZBUS મેટ્રિક્સની રચના છે હવે આVBUSYBUS 1CBUS છે તેથી આ સમીકરણ 15 છે જ્યાં ZBUSYBUS 1 હવે ZBUS ઈન્જેક્શન પ્ર્વાહ માટેનીતકનીક દ્વારા ફોર્મ્યુલેશન જોકે આ તકનીક સારી નથી પરંતુ ફક્ત જુઓ કે વસ્તુઓ કેવી રીતે યોગ્ય છે તેથી આ સમીકરણ 15 આનો અર્થ એ કે જો આ સમીકરણ તમે લખો છો તો મારો અર્થ એ છે કે બધા સમીકરણો ને અહીયા મેટ્રિક્સને બદલે સમીકરણો લીધા છે પછી V1Z11I1Z12I2Z1nInV2Z21I1Z22I2Z2nInV3Z31I1Z32I2Z3nIn VnZn1I1Zn2I2ZnnInસમીકરણો અમે તે સ્લાઇડ મા દર્શાવેલ છે આ સમીકરણ નો સમૂહ તે સમીકરણ 17 બનાવે છે તેથી સમીકરણમાં તેનો અર્થ એ કે આ સમીકરણ 17 ની જો આપણે ગણતરી કરવા માંગતા હોય તો આપણે Z11Z12 લખી શકીએ છીએ તે ZijViVj|I1I2I3In0 Ij≠0 પછી આપણે Zij મેળવીએ છીએ હવે આપણે મેળવી શકીએ છીએ તેથી આ કિસ્સામાં એક યોગ્ય નાનું ઉદાહરણ લઇશુ ધારો કે તમારી પાસે બસ 1 બસ 2 છે અને બસ 1 સંદર્ભ બસ છે તેથી આ V1 વોલ્ટેજ છે આ એરો નો અર્થ એ છે કે તે વત્તા ધ્રુવીયતા છે અને અહીં તે જ વસ્તુ માટે V2 છે તેથી એક પ્ર્વાહ અહીં બતાવે છે I1 અને અહીં તે I2 છે આ 4 આ કંઈક પ્રતિકારક છે 4 5 અને 6 અધિકાર તમે એકમ દીઠ યોગ્ય રીતે લઈ શકો છો અને આ સંદર્ભ બસ છે તેથી તમારે ZBUS મેળવવો પડશે આ સિસ્ટમ માટે મેટ્રિક્સ કે V1 એ છે અને V2 તે બસ 1 બસ 2 નો એક વોલ્ટેજ છે આ સંદર્ભ બસના સંદર્ભમાં અને આ શાખા તત્વ 4 5 6 લેવામાં આવેલા છે હવે તમે આ કરી શકો છો તમારા આ ઇમ્પિડન્સ મેળવો જેનો અર્થ છે કે આનો ઇમ્પિડન્સ મેટ્રિક્સ મેળવો ઉદાહરણ તરીકે કે તમે બસ 1 માં શું કરો છો તે તમારી બસ 2 ખુલ્લી છે અને જો બસ 1 તમે 1 યુનિટ પ્ર્વાહને ઇન્જેક્શન આપો છો તો તમે 1 p u કરો છો બસ 1 પર કરંટ પરંતુ બસ 2 ખુલ્લી છે આનો અર્થ એ કે આ I11 p u પ્ર્વાહ છે કારણ કે અહીં કંઇપણ ઇન્જેક્ટેડ નથી તેથી આ બસ 2 માંથી અહીં પ્ર્વાહ 2 મૂળભૂત રીતે આ I20 અનેI11 છે તેથી આ I1 પ્ર્વાહ અહીં વહેતો હોય છે કારણ કે આ પ્ર્વાહ I1 0 સમાન છે અહીં તે જમણી તરફ વહી રહ્યો છે અને આ રીતે તે આ માર્ગ પર પાછો ફર્યો છે આ કિસ્સામાં હવે શું થશે તે પાછો ફર્યો છે તેથી I11 I20 તમે જે કરો છો તે પહેલાં તમે આ સમીકરણમાં પહેલા તમારા KVL ને લાગુ કરો પહેલા આ લૂપમાં સૌ પ્રથમ જો તમે KVL લાગુ કરો તો તે 5 ×I1 6 ×I1V1અધિકાર હશે તેનો અર્થ છે V1I111Z11 તેથી Z1111 આ જ રીતે આ લૂપમાં તમે KVL લાગુ કરો તેથી 4×I26×I1V2 V2I1Z216 હશે બરાબર તેથી આ મેં તમારા આગલા પૃષ્ઠમાં લખ્યું છે જેનો અર્થ છે 0 તેવી જ રીતે આને એક ખુલ્લું રાખો અને બસ 2 પર તમે એક યુનિટ પ્ર્વાહ દીઠ એક જ ઇન્જેક્શન આપો અને તે જ રીતે તમે આ લૂપમાં એકવાર KVL લાગુ કરો અને આ લૂપમાં KVL લાગુ કરશો તો તમને Z22V210 0 Z12V16 એકવાર આ લૂપમાં તમે KVL ને મૂકી દો તો આ બધું બરાબર આપવામાં આવ્યું છે તેનો અર્થ Z11Z12Z21Z22 તમે તે બરાબર સમજી ગયા છો તેથી ZBUS માટે આ એક પ્રવાહ ઇન્જેક્શન પદ્ધતિ છે તેથી ZBUSZ11 Z12 Z21 Z22 11 6 6 10 આ ZBUS મેટ્રિક્સ છે જેને ખુલ્લા સર્કિટ ઇમ્પિડન્સ મેટ્રિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી આ એક પદ્ધતિ છે જે મેં તમને બતાવ્યું કે કોઇ કેવી રીતે આ એક મેળવી શકે છે તો તમારી આ વસ્તુ ખરેખર મોટા નેટવર્ક માટે મેળવવામાં આવી રહ્યું છે તો આ ZBUS મેળવવો મુશ્કેલ છે તેથી હવે ZBUS મેટ્રિક્સ નો અલ્ગોરિધમ બનાવવા માટે તેથી ZBUS મેટ્રિક્સ ખરેખર આપણે પધ્ધતિથી જોઇશુ જે શાખા દ્વારા જમણી શાખા આગળ વધે છે તેથી આપણે આ શાખા દ્વારા આપણે આ શાખા ને સ્થાનાંતરિત કરવાની છે અને આ એક અધિકાર તમારે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે કેવી ર્રીતે ZBUS બિલ્ડિંગ એલ્ગોરિધમ માટે જવું પરંતુ હું તમને કહું ત્યાં સુધી આ બધી બાબતો કોડિંગ સંબંધિત છે આ ખૂબ સરળ છે કોડિંગ કોણ જાણે છે જેને કોડિંગમાં રસ છે તેના માટે આ બધી બાબતોખરેખર સરળ છે તેથી આ પદ્ધતિનો મુખ્ય ફાયદો એ છે કે ZBUS મેટ્રિક્સના નેટવર્ક તત્વમાં કોઈપણ ફેરફાર માટે સંપૂર્ણ પુનર્નિર્માણની જરૂર નથી તેનો અર્થ એ કે જો નેટવર્કમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો તે બરાબર છે તેથી આ અલ્ગોરિધમ સંપૂર્ણ નેટવર્કનો ઉપયોગ કરીને તમારે ત્યાં અમુક ચોક્કસ ભાગને જ સુધારવાની જરૂર છે જ્યાં તમારે સુધારો કરવો પડશે પરંતુ જો તમે YBUS મેટ્રિક્સ ના ઇન્વર્ઝન માટે જાઓ છો તો પણ તમારે નાના ફેરફાર પણ તમારે સંપૂર્ણ વસ્તુ ઓ બદલવાની જરૂર છે તે વસ્તુ યોગ્ય છે પરતુ ઇચ્છનીય નથી તેથી જ આપણે ZBUSબિલ્ડિંગ એલ્ગોરિધમ માટે જઈશું તેથી પ્રથમ એવું કંઈક છે જ્યારે આપણે કહીએ કે એક પ્રકારનો ફેરફાર કરો તેથી એક પ્રકારનો ફેરફાર એનો અર્થ એ છે કે આ પ્રકારનું નામ 1 પ્રકાર 2 પ્રકાર 3 પ્રકાર 4 છે જે રીતે આપણે તેને નામ આપીએ છીએ તેથી આ કિસ્સામાં હું તેને સમજાવીશ હું આકૃતિ બતાવીશ કે આ શાખા અવરોધ Zb નવી બસમાંથી સંદર્ભ બસમાં ઉમેરવામાં આવે છે આપણે એમ વિચારણા કરીશું કે કેટલીક બસો નવી બસ છે કેટલીક બસ જૂની બસ છે અને એક સંદર્ભ બસ છે તેથી આ કિસ્સામાં શાખામાં ઇમ્પિડન્સ સંદર્ભ બસ છે અને એક નવું બસ નેટવર્ક માટે તે ઉમેરવામાં આવે છે અને એક પરિમાણ માટે એક નવું ZBUS બસ ઉમેરવામાં આવે છે પરિમાણ એ ZBUS દ્વારા વધતું જાય છે એનો અર્થ એ કે તમે તમારી પાસે જે બસ સમસ્યા છે તેમા તમે એક નવું બસ ઉમેરી રહ્યા છો તેમ ધારીએ છીએ જેથી ZBUS મેટ્રિક્સમા એક નો વધારો થાય છે ધારેઓ કે તમારીએ પાસે 10 બસ સમસ્યા છે તો ZBUS એ 10 × 10 મેટ્રિક્સ છે અને તમે એક વધુ બસ ઉમેરી રહ્યા છો તેથી 11 બસ થશે તેથી ZBUS 11 × 11 મેટ્રિક્સ નો હશે તેથી મેટ્રિક્સ 1 દ્વારા ઉપર વધે છે તેથી તમે શું કરશો તમે પેસીવ રેખીય n બસ પાવર સિસ્ટમ નેટવર્ક ધયાનમા લો તમારી પાસે 1 બસ n બસ i બસ j બસ છે અને k બસ એ એક નવી બસ છે અને r એ સંદર્ભ બસ છે તેથી આ સૂચકને લઇ આગળ કેવી રીતે વધવું તે તમારે સમજવું પડશે કે બસ i અને j આ જૂની બસો છે બરાબર બસ આર સંદર્ભ બસ બસ K તે નવી બસ છે અર્થ એ છે કે નવા બસ નેટવર્કને યોગ્ય j થી ઉમેરવામાં આવે છે એનો અર્થ એ કે આ K બસ એક નવી બસ છે અને તે તેમાં ઉમેરવામાં આવે છે જે તે સંદર્ભ બસ સાથે જોડાયેલ છે એનો અર્થ એ કે આ એક પ્રકારનો ફેરફાર છે જે શાખા પ્રકારનો એક ફેરફાર છે જે બ્રાંચ અવરોધ Zb નવી બસમાંથી સંદર્ભ બસમાં ઉમેરવામાં આવે છે આનો અર્થ એ કે આ એક K બસ એક નવી બસ છે મેં ત્યાં આ સૂચન ખૂબ જ મહત્વપૂર્ણ લખ્યું છે કે કે નવી બસ છે તે એક અવરોધ Zb દ્વારા ઉમેરવામાં આવી છે તેથી સંદર્ભ બસના વોલ્ટેજ અહીં kthબસ પર વોલ્ટેજ Vk છે અને પ્ર્વાહ Ik આ બસ પર જમણી દીશા મા વહે છે આ પ્ર્વાહ ઈન્જેક્શન K બસ પર પ્ર્વાહ Ik છે તેથી જો તે આવું છે અર્થ એ થાય કે તમે કહી શકો છો કે VkZbIk આ આંકડો 6 અધિકાર થી અથવા તેના બદલે માત્ર તે Zb છે તે એક શાખા ઇમ્પિડન્સ ઉમેરી અમે લખી શકીએ છીએ અહીં VkZkkIk આપેલું છે તેથી વધુ સારી રીતે નોટેશન માં Zkk હોવી જોઈએપરંતુ k તરીકે અધિકાર ક્યાંય કનેક્ટ થયેલ નથી તમે વધુ સારી રીતે બનાવો તેથી ZkiZik0 છે n તેથી અન્ય તમામ Z's 0 છે તમારે ખરેખર ગાણિતિક સમીકરણ ધ્યાનમાં લેવાની જરૂર નથી તેનો અર્થ એ કે ZkkZb એ ઓર્ડર બસ તરીકે તમારા ZBUS મેટ્રિક્સમા એક ઓર્ડર નો વધારો થયો છે તેથી ઝેડ બસ નવી જે પણ હશે તે ZBUS ત્યાં જે હતી તેના કરતા પરિમાણ એકથી વધ્યું છે તેથી આ બધી આ પંક્તિ આની છે તે 0 સુધી છે ફક્ત વિકર્ણ ZbZkk હશે તેથી kth મી બસ ઉમેરવામાં આવી છે તેથી જ પરિમાણોમાં એક દ્વારા વધારો કરવામાં આવ્યો છે અને આ ZBUSOLD તમારા માટે સિસ્ટમ માટે ઉપલબ્ધ હતો આપણે પછીથી તે કેવી રીતે કરી રહ્યા છીએ તે આપણે યોગ્ય રીતે જાણીશું તેથી આ સમીકરણ નવ છે જેને આપણે ટાઇપ વન મોડિફિકેશન કહયુ છે તેથી સરળ પ્રથમ એક જ ફક્ત 1 જ ઘટકકર્ણમાં ઉમેરવામાં આવશે તેથી ZBUSOLD અને આ બધા 0 છે આ પંક્તિ આ કોલમ આ છે અને આ પંક્તિઓ આ બધા તત્વો સુધીની હશે આગળ તે તમારો પ્રકાર 2નો ફેરફાર છે તેથી અગાઉના એક ZBUSOLD છે નવી શાખા ઉમેરતા પહેલા બસ ઇમ્પિડન્સ મેટ્રિક્સ હવે હું લખી રહ્યો છુ મે કહ્યું હતું કે આ કેસમાં 2 ફેરફાર થશે કે શાખા ઇમ્પિડન્સ Zb છે એક નવું બસ ઉમેરવામાં આવે છે k થી જૂની બસ j તેથી મેં તમને કહ્યું છે કે બસ i અને j એ જૂની બસો છે અને k એ નવી બસ છે અને r એ સંદર્ભ બસ છે તેથી આ પ્રકાર 2 ના ઇમ્પિડન્સ મા આ કિસ્સામાં શાખા દ્વારા એક સુધારો છે જે શાખા ઇમ્પિડન્સ Zb છે એક નવું બસ તેમાંથી ઉમેરવામાં આવે છે કે આ તમારા જૂના બસ કહો માટે એક નવું બસ Jઅર્થ એ થાય કે આ બસ ઇમ્પિડન્સ Zb મારફતે ઉમેરવામાં આવે છે આ પ્ર્વાહ Ik હોય તો આ Ij છે તેથી અહીં પ્ર્વાહ ઇન્જેક્શન IjIk છે અને આ વોલ્ટેજ અહીં jthબસ વોલ્ટેજ Vj છે અને kth બસ પર વોલ્ટેજ Vk છે તેથી તેનો અર્થ એ છે કે આ કિસ્સામાં જો તમે KVL લગાડો તો આ રીતે મેં તમારા માટે આ અહી દોર્યું છે તે સમજવું સરળ હશે એનો અર્થ એ કે આપણે બરાબર લખી શકીએ છીએ આ લખી શકીએ છીએ આ તમારું આ સમીકરણ છે એકંદરે આપણે V1 V2 Vn Vk ZBUSOLD Z1j Zj1 Zj2 Znj ZjjZb I1 I2 In Ik લખી શકીએ છીએ તેથી જો તમે જોશો કે VkVjZbIk બરાબર છે તેથી VkZj1I1Zj2I2ZjjIjIkZjnInZbIk તેથી આ વસ્તુ ખરેખરVkZj1I1Zj2I2ZjjIjZjnInZjjZbIk છે તેથી પહેલા આપણે Vj લાલ રંગ સુધી લખ્યું છે પછી તે ZbIk પછી જો તમે સરળ બનાવશો તો તે ZjjZbIk આવશે તેનો અર્થ એ કે આ સમીકરણZBUSNEWZBUSOLD Z1j Zj1 Zj2 Znj ZjjZb છે તેથી આ ખરેખર તમારું ZBUSNEW છે તેથી ફક્ત આ સમીકરણ માંથી ફક્ત Vkth સમીકરણ જ ઉમેરવામાં આવશે અને તે પછી તમે સરળ કરો તેથી આ કિસ્સામાં પણ પરિમાણ ZBUS મેટ્રિક્સ એક થી વધી જશે કારણ કે તે K બસ છે અગાઉ તે સંદર્ભ બસ હતો હવે તે તમારા જૂના બસ મા ઉમેરવામાં આવ્યું હતું તેથી ફક્ત આ ઘટકની ગણતરી કરવી જ જોઇએ ખાસ કરીને આ એક બીજી બાબતો જાણીતી છે પરંતુ આ એક અધિકાર દ્વારા તે વધ્યો છે તેથી આ ખરેખર ZBUSNEW છે આભાર અમે ફરી પાછા આવીશું